હવે ફરી તમારુ સ્વાગત છે તેથી આ સમીકરણ 8 છે બરાબર તેથી તે જ રીતે આ તમારે કરવાનું છે હું તે કરીશ નહીં તે તમે કરશો મેં તે અહીં ફક્ત તમારા માટે જ કર્યું છે એ જ રીતે તમે તે બતાવી શકો છો આ સમીકરણ 9 છે મારો મતલબ કે અન્ય 2 સમીકરણો પણ ત્યાં છે જેની તમે તે જ રીતે ડેરિવેટિવ લો છો અને તમે આ સ્થાપિત કરવાનો પ્રયાસ કરો છો

અન્ય 2 સમીકરણો ત્યાં સમાન રીતે છે તમે ડેરિવેટિવ લો અને તેને ત્યાં મૂકો બરાબર તેથી 8 અને 9 નું સમીકરણ ટ્રાન્સમિશન લાઇન વેવ સમીકરણ તરીકે ઓળખાય છે તેનો અર્થ એ કે આ વોલ્ટેજ છે આ વોલ્ટેજ માટેનું છે અને આ સમીકરણ માટે છે 9 કરંટ માટે યોગ્ય છે તેથી આ તમે સમીકરણ 8 તરીકે વ્યક્ત કરી શકો છે આ રીતે આ સમીકરણ 10 છે હવે સમીકરણ 9 થી આપણે લખી શકીએ આ સમીકરણ 11 છે તેથી 𝛾 ગામા આપણે વ્યાખ્યાયિત કર્યું છે કે 1√𝐿𝐶 mtsec મીટરસેકંડ તેથી આ સમીકરણ 12 બરાબર છે હવે અહીં 𝛾 ખરેખર વોલ્ટેજ અને કરંટ તરંગના વેગનું પ્રતિનિધિત્વ કરે છે તે છે વોલ્ટેજનો પ્રસાર વેગ અને લાઇન સાથે ક્રંટટ પ્રસાર એ આ ગામા𝛾 છે પોઝિટીવ દિશામાં Lએલ અને Cસી નું પરિમાણ અનુક્રમે Hmtહેનરીમીટર અને Fmtફેરાડેમીટર જેટલું છે બરાબર તેથી તે બતાવી શકાય છે કે સમીકરણ 8 થી 𝑣𝑓 મળી શકે છે કે જેથી તમારુ સમીકરણ 8 જુઓ આ સમીકરણ 8 તે બતાવી શકે છે તેથી હું આના ઉકેલમાં જઈ રહ્યો નથી પરંતુ તે સમજી શકાય માટે તમે જુદી રીતે તેને યોગ્ય બનાવશો તેથી તે બતાવી શકાય છે કે આ 𝑣𝑓 𝑣1𝑥−𝑣𝑡 છે જે તમારુ 13 છે બીજું 𝑣𝑏 𝑣2𝑥𝑣𝑡 છે જે 14 છે અને 𝑣𝑓 એ તમારી આગળની મુસાફરીની તરંગ બરાબર છે જે તમારો ઇન્સીડન્ટ વેવ છે તમે જાણો છો તે ફોરવર્ડ ટ્રાવેલીંગ વેવ અને 𝑣𝑏 એ બેકવર્ડ ટ્રાવેલીંગ વેવ છે કે જે રિફલેક્ટેડ વેવ છે તેથી ફોરવર્ડ ટ્રાવેલીંગ વેવ એ ઇન્સીડન્ટ વેવ છે અને બેકવર્ડ ટ્રાવેલીંગ વેવ કે જે રિફલેકશન પછી પાછુ આવશે તેથી તેને બેકવર્ડ ટ્રાવેલીંગ વેવ કહેવામાં આવે છે અને તે સમીકરણ 8 નો સામાન્ય ઉકેલ છે મારો અર્થ એ છે કે આ સમીકરણ એ સમીકરણ 8 નું સામાન્ય સમાધાન હોઈ શકે છે જે 𝑣𝑥𝑡 𝑣𝑓𝑣𝑏 તરીકે વ્યક્ત કરેલ છે આ રીતે આપણે નિર્ધારિત કરીએ છીએ તે છે તમારુ forward incident wave એ forward travelling wave અને backward travelling wave નો સરવાળો છે બરાબર હવે આ બાબત તમે આ રીતે વ્યાખ્યાયિત કરો તેથી 𝑣𝑥 𝑡 ની પાસે ઉકેલસોલ્યુશન છે જેમ કે એક 𝑣𝑓 ને બીજું વત્તા 𝑣𝑏 છે તો આ સમીકરણ ને 15 કહો તેનો અર્થ એ કે 𝑣𝑓 એ તમારુ 𝑣1𝑥−𝑣𝑡 ની બરાબર છે અને 𝑣𝑏 એ 𝑣2𝑥𝑣𝑡 ની બરાબર છે તેને અહીં અવેજીમાં મૂકો જો તમે આવું કરો છો તો તે 𝑣𝑥𝑡 𝑣1𝑥−𝑣𝑡 𝑣2𝑥𝑣𝑡 છે આ સમીકરણ 16 છે હવે તે આપેલ સમય t પર વોલ્ટેજ વેવની કિંમત છે અને લાઇન સાથે x નું સ્થાન એ ફોરવર્ડ અને બેકવર્ડ ટ્રાવેલીંગ વેવ નો સરવાળો છે જો તમે આ 2 ની આ અભિવ્યક્તિને જાણો છો તો તમે તેને સરળતાથી શોધી શકશો અલબત્ત દરેક ઘટક નો વાસ્તવિક આકાર એ આપેલ સમસ્યાની પ્રારંભિક અને બાઉન્ડ્રી શરતો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તમારે પ્રારંભિક અને બાઉન્ડ્રી સ્થિતિઓ જાણવી પડશે જે sending end અને receiving end ની ટર્મિનલ શરતો છે ઉદાહરણ તરીકે ટ્રાવેલીંગ વોલ્ટેજ અને કરંટ વેવ વચ્ચેનો સંબંધ તે ફોરવર્ડ વેવ તરીકે વ્યક્ત કરી શકાય છે 𝑣𝑓 એ 𝑍𝑐𝑖𝑓 તરીકે લખી શકાય છે તમે જાણો છો કે 𝑍𝑐એ સર્જ ઇમપેડન્સની લાક્ષણિકતા છે 𝑣𝑓 એ 𝑍𝑐𝑖𝑓 સમાન હોવું જોઈએ અને 𝑣𝑏 એ એક બેકવર્ડ છે જે −𝑍𝑐𝑖𝑏 છે કારણ કે તે પાછુ પ્રતિબિંબિત થાય છે તેથી તે 𝑣𝑏 હશે −𝑍𝑐𝑖𝑏 આ સમીકરણ 18 છે જ્યાં 𝑍𝑐 એ લાઇનનો સર્જ અથવા લાક્ષણિક ઇમપેડન્સ છે આગળ એટલે કે તમે જાણો છો કે 𝑍𝑐√𝐿𝐶𝐿𝐶12 આ સમીકરણ 19 છે તેથી 𝑣𝑓 એ 𝑖𝑓𝑍𝑐 ની બરાબર છે તેથી𝑖𝑓 બરાબર 𝑣𝑓𝑍𝑐 થશે આ સમીકરણ 20 છે અને આ એક 𝑖𝑏 એ ખરેખર હું એક અલગ પૃષ્ઠ પર લખી રહ્યો છું આ 𝑖𝑏 એ ખરેખર −𝑣𝑏𝑍𝑐 હશે કારણ કે 𝑣𝑏 બરાબર −𝑖𝑏𝑍𝑐 છે આ સમીકરણ 21 છે તેથી સમીકરણ 9 નો સામાન્ય ઉકેલ એ પહેલાની જેમ હશે સમીકરણ 9 કે જે 𝑖𝑥𝑡 1𝑍𝑐𝑣𝑓−𝑣𝑏 છે તે આપણે આ રીતે લખી શકીએ છીએ મારો મતલબ કે આ સમીકરણ ફક્ત આ સમીકરણ 9 ને ધ્યાનમાં લો તેથી આપણે તે જ લખી શકીએ છીએ જેવી રીતે આપણે પહેલા v માટે લખતા હતા કે 𝑣𝑓𝑣𝑏 તે જ રીતે આપણે લખી શકીએ છીએ ixt એ 𝑖𝑓𝑖𝑏 બરાબર છે તેથી જો આપણે 𝑖𝑓 અને 𝑖𝑏 ની કિંમત અહીં મૂકીએ તો તે 1𝑍𝑐𝑣𝑓−𝑣𝑏 બરાબર થશે તો આ i ની અભિવ્યક્તિ છે તેથી આ સમીકરણ 23 અથવા 𝑍𝐶 કે જે તમે જાણો છો √𝐿𝐶 તે છે આ સમીકરણ 24 છે બરાબર હવે કંઈક લઇએ હવામાં કોઈપણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિક્ષેપ ના પ્રસરણની ગતિ પ્રકાશની ગતિ સમાન છે આ તમે જાણો છો કે લગભગ તે 3×105 kmsec અથવા 3×108 msec છે તેનો અર્થ છે કે 2500 કિલોમીટરના અંતરનો પ્રવાસ કરવા માટે કહો કે ઇલેક્ટ્રિક તરંગ ને 1120 સેકંડની જરૂર પડે છે જે 60 Hzહર્ટ્ઝ એસી ફ્રેક્યુએનસીના અડધા સમયગાળાની બરાબર છે તેથી તમે કલ્પના કરી શકો છો કે હવામાં કોઈપણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિક્ષેપના પ્રસારના તમારા વેગ સાથે તે કેટલી ઝડપથી આગળ વધી રહી છે તે પ્રકાશની ગતિ સમાન છે તેનો અર્થ એ જેમકે ઉદાહરણ તરીકે 2500 કિલોમીટર લાંબી લાઈન તે ફક્ત 1120 સેકન્ડ લેશે કે જે 60 હર્ટ્ઝ એસી frequency ના અડધા સમયગાળાની બરાબર છે તેથી તમે કલ્પના કરી શકો છો કે તે કેટલું ઝડપી છે તેથી પહેલા કીધુ તે મુજબ લાઇન સાથે સર્જ પ્રસરણની ગતિ 𝑣 1√𝐿𝐶 mtsec હોઈ શકે છે હવે સિંગલ ફેઝ ઓવરહેડ લાઇનનો ઇન્ડકટન્સ આ વેગ v અને વોલ્ટેજ v માં મૂંઝવણ થવી જોઈએ નહીં તેથી ત્યાં પણ v હોવા જોઈએ જેનો હું ઉપયોગ કરી રહ્યો છું પરંતુ ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી 𝑣 1√𝐿𝐶 mtsec હવે સિંગલ ફેઝ ઓવરહેડ કંડકટરના ઇન્ડકટન્સને 0 ગ્રાઉન્ડ રેઝિટિવિટી માની લઇએ તમે જાણો છો કે તમારા ઇન્ડક્ટન્સના પ્રકરણ પરથી આ વાકય મળે છે આ 26 છે અને તે જ રીતે કેપેસિટર છે આ સમીકરણ 27 છે તેથી h એ ગ્રાઉન્ડ સપાટીથી કંડક્ટરની ઊંચાઈ મીટરમાં છે અને r એ વાહકની ત્રિજ્યા મીટરમાં છે બરાબર તેથી સિંગલ ફેઝ ઓવરહેડ લાઇનમાં આ સર્જ વેગ તે 1√𝐿𝐶 ની બરાબર છે તેથી આ L એલ અને C સી કિંમતોને યોગ્ય રીતે બદલો અને તે છે તેથી તે 3×108 mtsec ની આસપાસ આવે છે હવે તેથી તે જ સર્જ વેગ એ પ્રકાશ સમાન છે બરાબર તેનો અર્થ એ કે તમે કલ્પના કરી શકો છો કે ટ્રાવેલીંગ વેવ એ કેટલા વેગથી મુસાફરી કરે છે તેથી 3 ફેઝ ઓવરહેડ લાઇનમાં સર્જ વેગની ગણતરી કરીએ જો તમે 3 ફેઝ લાઇન માટે ગણતરી કરવાનો પ્રયાસ કરો તો તમને આ મૂલ્ય મળશે બરાબર તેથી વધુમાં સર્જ વેગ એ વાહક કદ અને વાહકો વચ્ચેના અંતરથી સ્વતંત્ર છે કારણ કે અહીં આ સીધી ગણતરી 3×108 mtsec છે તેથી તે કંડક્ટર કદ અને અંતરનું ફંકશન નથી તેથી તે કંડક્ટર કદ અને કંડક્ટર વચ્ચેના અંતરથી સ્વતંત્ર છે તેથી તે જ રીતે કેબલ્સમાં સર્જ વેગ વ્યક્ત કરી શકાય છે મારો મતલબ કે જો તે કેબલ હોય તો તે 𝑣 1√𝐿𝐶 હશે માત્ર એટલું જ કે તે 3×108√𝑘 mtsec હશે કારણ કે કેબલ માટેનો ડાઇલેક્ટ્રિક અચલ અહીં આવશે તેથી આ કિસ્સામાં k એ કેબલ ઇન્સ્યુલેશનનો ડાઇલેક્ટ્રિક અચલ છે આ તમે પણ પ્ર્યાસ કરી શકો છો તમે L ની અભિવ્યક્તિ અને કેબલની C ની અભિવ્યક્તિ મૂકો અને તેનું વર્ગમૂળ કરો જેથી એક વધારાની મુદત આવશે જે √𝑘 છે તો તે 2 5 થી 4 ની વચ્ચે બદલાય છે ઉદાહરણ તરીકે જો તમે તેને 4 લો છો તેથી k એ 4 ની બરાબર છે તેથી √𝑘 એ 2 બરાબર હશે કેબલમાં સર્જની ગતિ 1 5 × 108 mtsec મળી શકે છે કારણ કે તે 32 કે જે 1 5 છે બીજા શબ્દોમાં કહીએ તો કેબલમાં સર્જ વેગ એ ઓવરહેડ લાઇન કંડકટરોમાંના સર્જ વેગ કરતા અડધો છે જો તમારી પાસે k ની કિંમત 4 છે તેથી આ કિસ્સામાં 1120 સેકન્ડમાં પણ સર્જ એ કેબલમાં 1250 કિલોમીટરની મુસાફરી કરે છે કે જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં તે 2500 કિલોમીટરની હતી કે જે મેં તમને બતાવી હતી પરંતુ કેબલના કિસ્સામાં તે 1250 કિલોમીટરની મુસાફરી કરશે આ ડાઇલેક્ટ્રિકને કારણે છે સર્જ પાવર ઇનપુટ અને એનર્જી સંગ્રહ તેથી તમે આકૃતિ 2 માં બતાવેલ સમાન 12 લાઇનોને ધ્યાનમાં લો હું તમને બતાવી ચૂક્યો છું કે જ્યારે મેં સ્વીચ s બંધ કરી તો સર્જ વોલ્ટેજ અને સર્જ કરંટ વેવ અનુક્રમે v and i આ તમે જાણો છો કે તે વેગ પર લાઇનનના ઓપન એન્ડ તરફની મુસાફરી મારો મતલબ આ રિસીવીંગ એન્ડ બાજુ થોડાક સમય માટે તે ઓપન એન્ડ છે બરાબર તેથી સેન્ડીંગ એન્ડ થી રિસીવીંગ એન્ડ તે વેગ v meter per second થી આગળ વધી રહ્યું છે તેથી લાઇનમાં સર્જ પાવર ઇનપુટને 𝑃 𝑉𝑖 Watts આ સમીકરણ 28 તરીકે દર્શાવી શકાય છે હવે લાઇનનો રિસીવીંગ એન્ડ એ ઓપન સર્કીટ છે તેથી લાઇન એ ઓપન સર્કિટ છે અને તમે માની લીધું છે કે લાઇનમાં કોઇ લોસ નથી બરાબર તેથી પ્રતિ સેકંડ એનર્જી ઇનપુટ એ સેકંડ દીઠ સંગ્રહિત એનર્જી સમાન છે કારણ કે લાઇનમાં કોઇ લોસ નથી હવે કોઇ પણ ઇનપુટ હોય તેથી તે સેકંડ દીઠ સંગ્રહિત એનર્જી થશે જો તે આવું છે તો બદલામાં સંગ્રહિત એનર્જી એ સંગ્રહિત ઇલેક્ટ્રોસ્ટેટિક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ના સરવાળાની સમાન છે તેથી તેનો અર્થ એ કે ઇલેક્ટ્રોસ્ટેટિક ઘટક વોલ્ટેજ દ્વારા નક્કી કરવામાં આવે છે અને એકમ લંબાઈ દીઠ કેપેસિટેન્સ તમે જાણો છો કે તે 𝑤𝑠 ½𝐶𝑉2 છે આ સમીકરણ 29 છે આ ઇલેક્ટ્રોસ્ટેટિક છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઘટક માટે તે કરંટ અને ઇન્ડકટન્સ પ્રતિ એકમ લંબાઈ દ્વારા નક્કી કરી શકાય છે આપણે જાણીએ છીએ કે 𝑤𝑚 ½𝐿𝑖2 હવે એનર્જી સંગ્રહના 2 ઘટકો સમાન હોવાને કારણે બંને એકમ લંબાઈ દીઠ સંગ્રહિત કુલ એનર્જી સમાન હોય છેતે w એ ws અને wm ના સરવાળા બરાબર છે કારણ કે બંને સમાન છે અને આપણે ધ્યાનમાં લઈએ છીએ કે તે લોસલેસ જેમાં કોઇ જ લોસ નથી તે છે તેથી તેનો અર્થ એ કે જો બંને સમાન હોય તો w એ 𝑤𝑠 𝑤𝑚બરાબર છે તો આપણે લખી શકીએ કે w એ 2𝑤𝑠 બરાબર છે અથવા 2𝑤𝑚 બરાબર છે આ સમીકરણ 32 છે હવે જો તેવું છે તો તમે તમારો સર્જ ઇમપેડન્સ શોધી શકો છો તેથી સર્જ પાવર એ એનર્જી કંટેન્ટ અને સર્જ વેગsurge velocity ના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય છે તેનો અર્થ એ કે સર્વ પાવર P એ 𝑤𝑣 બરાબર છે તમે આની ગણતરી કરી શકો છો તમે ફક્ત આ મૂકો અને આ અભિવ્યક્તિ તે આપમેળે મળી જશે જો તમે ઇચ્છો તો P એ 𝑖2𝑍𝑐 ની સમાન છે અને 𝑍𝑐 ઘટક જે તમે જાણો છો અને 𝑖2 પણ તમે જાણો છો 𝑖2𝑍𝑐 ને અવેજીમાં મૂકો જો તમે અહીં i અને Z આ બાબતની દ્રષ્ટિએ મૂકશો તો P એ 𝑤𝑣 બરાબર મળી શકે P ને સર્જ પાવર કહેવામાં આવે છે અથવા બીજી રીતે તમે આ લખી શકો છો તે 𝑉2𝑍𝑐 છે કારણકે આ i એ 𝑉𝑍𝑐 બરાબર છે તો 𝑃 𝑉2𝑍𝑐 આ સમીકરણ છે 36 બરાબર તેથી હવે એ નોંધવું રસપ્રદ છે કે આપેલા વોલ્ટેજ સ્તર માટે કેબલમાં સર્વ પાવર એ ઓવરહેડ લાઇન કંડકટરની તુલનામાં વધારે છે કારણકે કેબલમાં સર્જ ઇમપેડન્સ ઘણો ઓછો છે તેથી તેથી જ આપેલ વોલ્ટેજ સ્તર માટે કેબલ્સમાં ઓવરહેડ લાઇન કંડકટરો કરતાં સર્જ પાવાર વધારે છે કારણ કે તમારો છેદ ઓછો છે અને તેના કારણે કેબલનો સર્જ ઇમપેડન્સ ધીમે ધીમે આપણે તેને ઊંડાણમાં જોઈશું પરંતુ પ્રથમ આપણે એક નાનું ઉદાહરણ લઇએ બરાબર 1 અથવા 2 નાના ઉદાહરણ ધારો કે આ એક ઉદાહરણ છે ધારો કે 1000 kVકે નો એક સર્જ વોલ્ટેજ ઓવરહેડ લાઇન પર લાગુ થાય છે અને તેનો રિસીવીંગ એન્ડ ઓપન ખુલ્લો છે તેનો અર્થ એ કે સર્જ વોલ્ટેજ 1000 kV લાગુ થયેલ છે પરંતુ લાઇનનો રિસીવીંગ એન્ડ એ ઓપન સર્કિટ છે જો લાઇનનો સર્જ ઇમપેડન્સ 500 Ω છે તો નીચે મુજબ શોધો લાઇનમાં કુલ સર્જ પાવર અને લાઇનમાં સર્જ કરંટ તેથી આ સરળ વસ્તુ છે આની ગણતરી કરો તેથી કુલ સર્જ પાવર P એ 𝑉2𝑍𝑐 બરાબર છે તેથી 1×10002500 MW તેથી 𝑘𝑉2Ω તેથી megawatt તેથી તે 2000 MW છે અને સર્જ કરંટ i એ 𝑉2𝑍𝑐 બરાબર છે અહીં v એ 1000 kV આપવામાં આવેલ છે તેથી તે 106 વોલ્ટ બરાબર છે 1000×1000500 એટલે કે 2000 ampere જે 2 kA છે હવે તેથી ઉદાહરણનું પુનરાવર્તન કરીએ ધારોકે એક કેબલનો સર્જ ઇમપેડન્સ 50 Ω છે પછી કુલ સર્જ પાવર P એ 𝑉2𝑍𝑐 બરાબર છે તે ખરેખર અહીં 2000 MW બનશે તે 10 ગણા વધુ 20000 MW થઈ જશે બરાબર તેવી જ રીતે i એ 𝑉𝑍𝑐 બરાબર છે તે 1×10650 જે 20000 ampere છે તે 20 kA થશે જે અહીં પણ તે 10 ગણા વધુ છે તેથી ત્યાં 2 kA છે અને અહીં 20 kA છે બરાબર તેથી આ 1 અથવા 2 ઉદાહરણો સાથે છે જે આપણે લીધાં છે હવે આપણે આગળ જઈશું અને તમે જેને ફોરવર્ડ અને બેકવર્ડ ટ્રાવેલીંગ વેવ કહો છો તેના માટે સુપરપોઝિશન ફક્ત થોડી રાહ જુઓ ફોરવર્ડ અને બેકવર્ડ ટ્રાવેલીંગ વેવ માટે સુપરપોઝિશન તેથી આ બધુ સમજતતા પહેલા પ્રથમ પગલું છે કે હું તમને આ આકૃતિનો બતાવીશ બધા જુઓ હવે આ અહીં એક આકૃતિ ફોરવર્ડ પ્રસાર માટેની છે અને આ મેં બુકપુસ્તક માંથી લીધું છે તેથી કારણ કે પછી જુઓ આ આકૃતિઓ સપ્રમાણિત છે તે તમારા માટે સમજવું સરળ રહેશે તેથી આ એક ફોરવર્ડ પ્રસાર છે આ વોલ્ટેજ છે અહીં x આ બાજુ તરફ વધતો જાય છે અને આ ફોરવર્ડ પ્રસાર છે આ કરંટ 𝑖𝑓 નો આકાર તેના પરિમાણ થી જુદો છે તેથી આકાર સમાન જ રહેશે ફકત મૂલ્યો જુદા હોઈ શકે છે પરંતુ તેનો આકાર એજ રહેશે હવે બેકવર્ડ પ્રસાર માટે આ રીતે આગળ વધીએ તેથી બેકવર્ડ પ્રસાર આ 𝑣𝑏 છે તેથી કરંટ બેકવર્ડ પ્રસરણના કિસ્સામાં કરંટ નકારાત્મક છે તેથી તે 𝑖𝑏 છે તેથી તે બેકવર્ડ પ્રસાર છે પરંતુ તે કરંટ છે અને આ 𝑣𝑏 છે અને આ 𝑖𝑏 છે બરાબર તેથી હવે જો આપણે બંને 𝑣𝑓 𝑣𝑏 ને યોગ્ય રીતે ઉમેરશું તો તે સંજોગોમાં આ અવિરત લાઇન 𝑣𝑓 𝑣𝑏 છે અને આ તૂટક લાઇન એ તમારુ બેકવર્ડ અને બીજી તે ફોરવર્ડ છે જે બેનો સરવાળો કરશો તો 𝑣𝑓 𝑣𝑏 આવશે એ જ રીતે કરંટના કિસ્સામાં આ તમારી અવિરત લાઇન છે તે 𝑖𝑓 𝑖𝑏 છે પરંતુ આ તમારી તૂટક લાઇન છે જે આ બેકવર્ડ પ્રસાર છે અને આ ફોરવર્ડ પ્રસાર છે તેથી આ તમારો બેકવર્ડ પ્રસાર વોલ્ટેજ 𝑣𝑏 છે જે સકારાત્મક છે પરંતુ આ બેકવર્ડ પ્રસાર કરંટ તે જ છે જેને તમે તેને negative કહો છો તેથી જો હમણાં સુપરવિઝન છે તેથી હવે સુપરપોઝિશન અને આકૃતિ 3 એ ફોરવર્ડ ટ્રાવેલિંગ વોલ્ટેજ અને કરંટ વેવ બતાવે છે આ તમારી આકૃતિ a b અને આકૃતિ c છે તેથી આ કિસ્સામાં ટ્રાવેલિંગ વેવ કરંટ વેવ નોંધ લો કે x એ હકારાત્મક દિશામાં જમણી તરફ વધી રહ્યો છે મેં તમને કહ્યું હતુ કે આ રીતે x જમણી બાજુએ વધી રહ્યો છે અને પહેલાની જેમ ચિહ્ન પ્રથા પ્રમાણે આકૃતિ 3 b બેકવર્ડ ટ્રાવેલીંગ વોલ્ટેજ બતાવે છે અને કરંટ વેવ આ તમારા બેકવર્ડ પ્રસરણ વોલ્ટેજ વેવ અને આ કરંટ વેવ છે તેથી આકૃતિ 3 એ બંનેની સુપરપોઝિશન બતાવે છે કે જે મેં તમને બતાવ્યું હતું તેથી અનુક્રમે વોલ્ટેજ અને કરંટના ફોરવર્ડ અને બેકવર્ડ તરંગો તે બતાવી શકાય છે કે લોસ ફ્રી નુકસાન મુક્ત ટ્રાન્સમિશન લાઇન પર વોલ્ટેજ અને કરંટ ના તરંગો સમાન આકારથી લાઇનના લાક્ષણિક ઇમપેડન્સ દ્વારા એક બીજાથી સંબંધિત છે અને ટાવેલ વિકૃત છે તેથી આપણે પછીથી જોશું કે વસ્તુઓ કેવી રીતે સાચી થઈ રહી છે તેથી જ્યારે આગળ 2 તરંગો મળે છે ત્યારે તે ખૂબ જ રસપ્રદ છે તેઓ એકબીજાને અસર કરતા નથી માનો કે એ તે જ વાહકમાં અથવા કેબલમાં હોય છે જ્યારે તેઓ ત્યાં હોય છે ત્યારે આ બીજી રીત વિરુદ્ધ દિશામાં જાય છે જો તે બંને તરંગો મળે તો તેઓ એકબીજાને અસર કરતા નથી પરંતુ કોઈ પણ વિકૃતિ વિના એકબીજાથી પસાર થતા દેખાય છે મારો મતલબ જ્યારે બંને ખસતા હોય ત્યારે મારો અર્થ એ છે કે જો એક આ રીતે આગળ વધે છે તો બીજુ તરંગ આ રીતે આગળ વધી રહયુ છે ત્યાં કોઈ વિકૃતિ ખરેખર હશે નહીં કોઈપણ વિકૃતિ વિના તેઓ એકબીજાથી પસાર થાય છે કોઈપણ વિકૃતિ વિના તમે જેને કહો છો તે ખૂબ જ રસપ્રદ છે હવે લાઇન ટર્મિનેશનની અસર છે હવે તમે જોશો કે 𝑣𝑓 અને 𝑖𝑓 અને 𝑣𝑏 અને 𝑖𝑏 એ અનુક્રમે ફોરવર્ડ અને બેકવર્ડ વેવનાં તાત્કાલિક વોલ્ટેજ અને કરંટ છે બંધ થવાના બિંદુ પર બંધ થવું એટલે કે લાઇનના અંતમાં તે આ છે જ્યારે આપણે લાઇનના અંતમાં બંધ થવાના તબક્કે કહીએ છીએ હવે તેથી ત્વરિત વોલ્ટેજ અને બંધ થવાના બિંદુ પર કરંટ લાઇનના અંતમાં v બરાબર 𝑣𝑓 𝑣𝑏 છે અને i બરાબર 𝑖𝑓 𝑖𝑏 છે આ આપણે ખરેખર જાણીએ છીએ જે આપણે પહેલાં જોયું હતું તેથી આ સમીકરણ 38 અને આ 39 છે તેથી હવે આપણે જાણીએ છીએ કે 20 અને 21 સમીકરણની અવેજી મૂકશું તેથી આપણે જાણીએ છીએ કે સમીકરણ 20 થી આપણે જાણીએ છીએ કે 𝑖𝑓 એ 𝑣𝑓𝑍𝑐 બરાબર છે અને 𝑖𝑏 એ −𝑣𝑏𝑍𝑐 બરાબર છે તેથી 39 માં સમીકરણ 20 અને 21 ની અવેજી મૂકતા જો તમે આમ કરશો તો તમને મળશે આ સમીકરણ 40 છે તેઓ અર્થ એ થાય કે આ સમીકરણ 41 છે આગળ તમે 38 અને 41 સમીકરણો ઉમેરો છો આનો અર્થ એ કે આ સમીકરણ 38 એ તમારા v સમાન છે તે vf વત્તા vb જેટલું છે અને આ સમીકરણ 41 આ તમે ઉમેરશો જો તમે આવું કરો તો તમને 𝑉 𝑖𝑍𝑐 2𝑉𝑓 મળશે તેથી 𝑉𝑓 ½𝑉 𝑖𝑍𝑐 આ સમીકરણ છે 43 બરાબર એ જ રીતે તમે સમીકરણ 38 માંથી સમીકરણ 41 બાદ કરતા તમને આ મળશે હું તમારા માટે આ નથી કરતો તે સમજી શકાય તેવું છે ફક્ત તમે સમીકરણ 38 થી બાદબાકી કરો સમીકરણ 41 ની અને ફક્ત તેને સરળ બનાવો તમને 𝑉𝑏½𝑉 − 𝑖𝑍𝑐 મળશે આ સમીકરણ 44 છે બરાબર પછી બીજી વસ્તુ સમીકરણ 42 થી વૈકલ્પિક રીતે બદલાય મારો મતલબ એ છે કે આ સમીકરણ 42 આપણે 𝑉 2𝑉𝑓 − 𝑖𝑍𝑐 તરીકે લખી શકીએ છીએ આ સમીકરણ 45 છે હવે તમે સમીકરણ 45 ને સમીકરણ 44 માં સ્થાનાંતરિત કરો જો તમે આવું કરો છો તો તમને 𝑉𝑏 𝑉𝑓 − 𝑖𝑍𝑐 મળશે આ તમારુ સમીકરણ 46 છે બરાબર હવે આગળ રેઝિસ્ટન્સમાં લાઈન ટર્મિનેશન છે મારો મતલબ કે તે ઓપન સર્કિટ નથી હવે બને તેટલું જલ્દી રિસીવીંગ એન્ડ લાઇન એ શુદ્ધ રેઝિસ્ટન્સમાં ટર્મિનેટ સમાપ્ત થાય છે મારો અર્થ એ છે કે તમારી પાસે પ્રાપ્ત થતી રિસીવીંગ એન્ડ બાજુ છે મારો મતલબ કે આ કંઈક એવું છે જે તમારી પાસે સેન્ડીંગ એન્ડ છે હું ફક્ત આ રીતે નીચે મૂકી રહ્યો છું કે તમે આ બધુ લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં માટે કરો છો હવે આ વસ્તુ પર અને અહીં તે એક રેઝિસ્ટન્સ R દ્વારા સમાપ્ત કરવામાં આવે છે રેઝિસ્ટન્સમાં ટર્મિનેશન એ તમારા સેન્ડીંગ એન્ડ બાજુ દ્વારા થાય છે બધું સ્રોત અને અન્ય બીજી વસ્તુઓ ત્યાં છે તેથી ધારો કે રિસીવીંગ એન્ડ લાઇન શુદ્ધ રેઝિસ્ટન્સમાં ટર્મિનેશનસમાપ્ત થાય છે તો તે v બરાબર iR છે આ સમીકરણ 47 છે હવે સમીકરણ 47 ને અવેજી સમીકરણ 42 માં બદલો અને અહીં તમારે કેસ દ્વારા યોગ્ય રીતે ધ્યાનમાં લેવાનું છે તેથી આને એક સમીકરણ 42 માં બદલો મારો મતલબ છે કે આ સમીકરણ માં તમે અવેજી કરી શકો છો v બરાબર iR છે અહીં તમે અવેજી કરો છો કારણ કે રેઝિસ્ટન્સ R દ્વારા લાઇન સમાપ્ત થાય છે તેથી v ને તમે iR બરાબર બદલો છો જો તમે અવેજી કરશો તો પછી તમને 𝑖 2𝑅𝑍𝑐𝑉𝑓 મળશે આ સમીકરણ 48 છે એ જ રીતે અને સમીકરણ 47 થી આ i મૂલ્ય તમને 𝑖 2𝑅𝑍𝑐𝑉𝑓 મળ્યું તેથી આ i મૂલ્ય તમે તેને અહીં 47 માં મુક્યું છે તેથી i બરાબર છે 𝑖 2𝑅𝑍𝑐𝑉𝑓 તમે તેને અહીં મૂક્યું છે તેથી જો તમે આવું કરો તો તમને 𝑣 2𝑅𝑅𝑍𝑐 𝑣𝑓 મળશે આ સમીકરણ 49 છે અથવા આ સમીકરણમાંથી ફક્ત 𝑣𝑓 𝑅𝑍𝑐2𝑅 𝑣 આ સમીકરણ 50 છે એ જ રીતે 𝑣𝑏 માટે તમે આ બધું અવેજીકરણ સમીકરણ 48 અને 49 થી સમીકરણ 44 માં કરશો તો તમને મળશે આ સમીકરણ 51 છે આ 𝑣𝑏 માટેનું એકસ્પ્રેશન અભિવ્યક્તિ છે તેથી ફક્ત તમે તે જાતે કરો મેં આ બધી બાબતો કરેલ છે અને મેં તે બતાવેલી છે તેથી મેં હમણાં જ લખ્યું છે તમે તેને ફકત મૂકો ત્યાં જ તમને તે મળી જશે તેથી ફોરવર્ડ તરંગ દ્વારા સમાપ્તિ બિંદુ પર ટ્રાન્સમીટેડ પાવર 𝑣𝑓2𝑍𝑐 હશે 𝑍𝑐 એ લાઇનનો લાક્ષણિક ઇમપેડન્સ છે તેથી તે 𝑣𝑓2𝑍𝑐 હશે આ સમીકરણ 52 છે બરાબર તેથી આગળ તે છે કે જ્યારે બેકવર્ડ વેવ દ્વારા સમાપ્તિ બિંદુથી ટ્રાન્સમીટેડ પાવર પ્રસારિત પાવર તે 𝑃𝑏 𝑣𝑏2𝑍𝑐 હશે આ સમજી શકાય તેવું છે તેથી તે 53 છે તેથી રેઝિસ્ટર R દ્વારા એબસોર્બડ પાવર તે 𝑣2𝑅 છે કારણ કે સમગ્ર રેઝિસ્ટન્સ વોલ્ટેજ v છે તેથી 𝑃𝑅𝑣2𝑅 આ છે અને તે એક લોસલેસ લાઇન છે તેથી 𝑃𝑅 હશે મારો મતલબ એ છે કે આ વસ્તુની સાથે લાઇન રેઝિસ્ટન્સ ધ્યાનમાં લેવામાં આવતો નથી તેથી 𝑃𝑅𝑣2𝑅 તેથી લાઇન રેઝિસ્ટિવ મૂલ્ય રેઝિસ્ટન્સ r પર સમાપ્ત થાય છે તેથી આ સમીકરણ 54 છે અર્થ એ થાય છે કે આ સમીકરણ 55 છે હવે તેથી 𝑃𝑓 બરાબર 𝑃𝑏𝑃𝑅 છે અથવા તમે મૂંઝવણમાં હોવા જોઈએ નહીં કે 𝑃𝑓 એ ફોરવર્ડ વેવ છે તેથી આ વસ્તુ લખાય નહીં 𝑃𝑓 𝑃𝑏 𝑃𝑓 એ 𝑃𝑏 𝑃𝑅 હશે કારણ કે 𝑃𝑓 તે સામાન્ય અર્થમાંથી છે જે તમે કરી શકો તમારા અંતર્જ્ઞાનમાંથી બહાર કાઢો કે 𝑃𝑓 એ ખરેખર ફોરવર્ડ વેવ છે કંઈક પાછું પ્રતિબિંબિત થશે અને કેટલાક રેઝિસ્ટર પર જશે તેથી 𝑃𝑓 એ 𝑃𝑏 𝑃𝑅 હશે આપણે ને તે સમીકરણ કેવી રીતે મળ્યું તે 52 ઓછા તમે આ વસ્તુનું સમીકરણ 52 એટલેકે તમે સમીકરણ 52 માંથી સમીકરણ 53 બાદ કરો તો તમને સૂત્ર મળશે

હવે સમીકરણ 41 થી આપણે જોયું છે કે 𝑣𝑓 − 𝑣𝑏 𝑖𝑍𝑐 તેથી 𝑣𝑓 − 𝑣𝑏 એ તમે 𝑖𝑍𝑐 મૂક્યા અને તમે જાણો છો કે 𝑣 𝑣𝑓 𝑣𝑏 તેથી 𝑃𝑓−𝑃𝑏 𝑣𝑍𝑐×𝑖𝑍𝑐 તેથી 𝑍𝑐 𝑍𝑐 રદ કરો તે 𝑣𝑖 હશે તેથી 𝑃𝑓 − 𝑃𝑏 𝑣2𝑅 𝑃𝑅 તેથી જ હું લખી રહ્યો છું કે જેથી 𝑃𝑓 બરાબર 𝑃𝑏 𝑃𝑅 છે સામાન્ય અર્થ એ છે કે તરંગ ફોરવર્ડ તરંગ ગતિ કરે છે અને તે પછી રિસીવીંગ એન્ડ થતાં કંઈક R તરફ પરિવહન થશે કારણ કે તે ઓપન સર્કિટ નથી અને કેટલાક પાછા પ્રતિબિંબિત થશે તેથી મૂળભૂત રીતે 𝑃𝑓 એ 𝑃𝑏 𝑃𝑅 બરાબર હશે તેથી આ બધી બાબતો કેવી રીતે કરવામાં આવી છે તે બતાવવામાં આવ્યું છે આપનો ખૂબ ખૂબ આભાર ફરી થી મળશું